તેથી હવે પછીનું ખૂબ મહત્વનું મોડ્યુલ છે કે જેના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે પ્રથમ કલ્પનાત્મક કહેવામાં આવે છે તેથી આને પ્રોત્સાહિત કરવા માટે શા માટે અબ્સોર્બિંગ અને ઈમ્પલીમેંટીંગ થી શરૂ કરીશું પરંતુ આપણે FEMમાં પણ અમલમાં મૂકી શકીએ છીએ બરાબર તેથી અબ્સોર્બિંગ બાઉન્ડ્રી કંડીશનની નિષ્ફળતા એ છે કે આપણે જમણી બાજુ સાથે પ્રારંભ કરીએ છીએતેથી ચાલો લોસ્સી વિચાર કરીને આ ચર્ચામાં આગળ વધીએ ઓકે તેથી જે અલગ છે તે એક લોસ્સી માધ્યમ છે પહેલાં જ્યારે આપણે અબ્સોર્બિંગ બાઉન્ડ્રીની કંડીશન પર જોયું હતું ત્યારે આપણે શું શરૂ કર્યું હતું 1 D શૂન્યાવકાશમાં આપણે બાઉન્ડ્રી કંડીશન લાગુ કરીએ છીએ અને આપણને જોવા મળ્યું છે કે બાઉન્ડ્રી કંડીશન યોગ્ય હતી બરાબર તેઓ અમને ક્યારેય શું પરાવર્તન આપતા નથી તેથી આપણે ચર્ચાને 1 D સુધી મર્યાદિત માધ્યમ પર પણ વિચાર કરીશું નહીં આપણે જે કઈ પણ કરી રહ્યા છે તેને સૌથી સરળ રીતે ધ્યાનમાં લેશું તેથી એક પ્રકારના વસ્તુની એક આવૃત્તિ તેથી આ તમારા મેક્સવેલનું સમીકરણ છે જેનાથી દરેક પરિચિત છે તેથી આ અહીં પણ હોવું જોઈએ પરંતુ દરેક સ્પેસ એ મગજ સરખુ હોતું નથી ઓકે તેથી તે સમજી શકાય છે મેં આ પદને ઓહામના નિયમ દ્વારા બદલ્યો છું અને મેં ને દ્વારા બદલ્યા છે બરાબર તેથી દરેક આ સમીકારણ t ઉપર આધાર રાખતા હોવા જોઈએ અને ત્યારબાદ આપણે કરી રહ્યા છીએ બરાબર તેથી તે આપણને આપે છે જે આપણા બધાએ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો દરમિયાન જોયું છે અને ત્યારબાદ અહીંથી પ્રમાણભૂત પ્રયાસ કરવાનો છે તેથી હું શું કરું છું હું ને બહાર કાઢું જેવું લાગે છે તેથી હું તેને કહીશ જે જટીલ મેક્સવેલના સમીકરણ જેવું જ છે જ્યાં ધારો કે હું મુકું ત્યારે મને રીલેટીવ સંભાવના મળે છે ઓકે સારું તો હું શું કરું તેથી 1 D માધ્યમમાં ખૂબ જ સરળ રીતે હું બે મેક્સવેલના સમીકરણો લઈશ અને બીજાના કર્લ લઈને તરંગનું સમીરાકરણ મેળવો અને મને મળતું આ તરંગ સમીકરણ અહીં આ પ્રકારનું છે એકમાત્ર પરિવર્તન થાય છે ના બદલે તેથી મને મળે છે ત્યાં જે પણ રીલેટીવ હતી તે અહીં આવે છે ઓકે તેથી હું આ પદને અહીં કહી રહ્યો છું આપણે ઘણી વખત તરંગનું સમીકરણ મેળવ્યું છે તેથી આપણે અહી ફરી વખત તેને મેળવતા નથી અમે સમાન માધ્યમાં સંપૂર્ણ હતું અને ABC સાથે કોઈ પ્રશ્ન ન હતો ઓકે જ્યારે હું આ તરંગના સમીકરણને હલ કરું છું ત્યારે આ એક ઉકેલ છે જે મને પહેલાંની જેમ જ મળે છે તેથી અહીં કોઈ આશ્ચર્ય થતું નથી આ શું છે જે મેં પહેલાથી જ અહિયાં ઉલ્લેખ કર્યો છે બરાબર અને તેથી અહીંથી હું આ વાક્યના વર્ગમૂળ તરીકે મેળવી શકું છું એક જટિલ સંખ્યાનો વર્ગમૂળ મને એક જટિલ સંખ્યા આપશે તેથી હું આને તરીકે લખવા જઈ રહ્યો છું તેથી મેં જે ઉકેલોમાં કહ્યું છે તે બંને સરવાળા અને બાદબાકી બંનેમાં યોગ્ય છે તેથી આ મને આગળ અને પાછળની તરંગ આપે છે બરાબર તેથી આગળની તરંગ કેવી દેખાય છે હું મેળવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી બાદબાકી હવે આપણે તેને વાસ્તવિક ભાગની દ્રષ્ટિએ વિસ્તૃત કરીએ તેથી હું પર જાવ છું અને ત્યારબાદ આગળ શું થશે તેથી તે શું થઈ રહ્યું છે તે એક સરવાળો અથવા બાદબાકી હોવી જોઈએ તેથી જે મને આપશે વિદ્યાર્થી 1 તેથી આપણે આ ફરી એક વાર ચકાસીએ છીએ કે જો આપણને આ જ મળશે તેથી હું શું કરીશ તે હું નિશાની જે છે એ માં સમાઈ જશે ઓકે તેથી જો હુ આ રીતે લખું છું આ નિશાની સાથે અહી શું થશે હું શા માટે તે કરીશ બરાબર જેમ કે તરંગ લોસ્સી માધ્યમથી પસાર થઈ રહી છે તે નાશ માં વધારો થવો ના જોઈએ બરાબર x ની નિશાની સાથે પણ - છે બરાબર તેથી તે બન્યું તેથી ઘણી બાદબાકીની નિશાની તેથી તે જેમ તરંગ ટ્રાવેલ કરે તેમ તે નાશ અથવા ઘટતું જાય છે અને પાછળના તરંગ છે શું તરંગ નાશ પામે છે તે સારી રીતે નાશ થયું હતું તે નાશ પામે છે બરાબર ક્યાં તરંગની દિશા જે આ તરંગના ટ્રાવેલિંગની દિશા છે તે ઋણ x અક્ષની દિશામાં ટ્રાવેલિંગ કરે છે તેથી અહિયાં x જે છે તેમાં ઘટાડો થાય છે તેથી આ તરંગ પણ ટ્રાવેલ દરમિયાન નાશ પામે છે તેથી આ સાચું છે અને હમેશા ચકાસો કે તમને જે ઉકેલ મળે છે તે અહિયાં ભૌતિકી રીતે સાચો છે કે નહિ હું નિર્દેશ કરવા માંગું છું કે આ k પ્રાઇમ જે મેં આ રીતે લખ્યું છે બંને અને હકારાત્મક નંબર બનશે જો મારી પાસે સમય માટે વિપરીત નિશાની હતી જો મારી પાસે હતું તો શું થશે આપણને નિશાની મળશે કારણકે તમારા સમય ની નિશાની એ દાખલાના ભૌતિકવિજ્ઞાનને બદલતું નથી પરતું તરંગ નાશ પામશે ઓકે તેથી કેટલાક સ્પેસએ મેં પહેલાં કહ્યું તેમ પ્રણાલી ભાગ હશે તેથી હવે આપણે શું કરીએ આપણી પાસે જે પરિસ્થિતિ છે તેનો આપણે બાઉન્ડ્રી તરીકે ધ્યાનમાં લઇ રહ્યા છીએ અને મારી પાસે એક તરંગ છે જે અહિયાં આપત થાય છે અને આપણે પૂછીએ છીએ કે ત્યાં કોઈ પરાવર્તન છે જયારે આ માધ્યમ નુકશાનરહિત હતું ત્યારે આપણે જોયું હતું કે થાય છે આપણે પહેલા જ જોયું હતું પરંતુ હવે શું થશે તેથી અહીંના કુલ ક્ષેત્ર તરીકે મારી પાસે શું છે ચાલો અહિયાં આવીએ તેથી આ મારું બ્રેકગ્રાઉન્ડ પરાવર્તિત થશે બરાબર હજુ સુધી FDTDના ઈમ્પલીમેંટીંગ જઈએ જે ફક્ત કુલ કક્ષેત્ર એ આપાત પરાવર્તિત છે અને હું સૂચવવા જઈ રહ્યો છું કે તે બાઉન્ડ્રીની કંડીશન શું હતી જમણી બાજુની બાઉન્ડ્રી માટે વત્તા અથવા બાદબાકી હતું તે છે જે આપણે લાગુ કરી રહ્યા છીએ તેથી આપાત એ આગળ ટ્રાવેલ કરતા તરંગો છે જયારે પરાવર્તિત એ પાછળ ટ્રાવેલ કરતા તરંગો છે ઓકે તેથી હું આવી રીતે લખવા જઈ રહ્યો છું અને હું R પરાવર્તન સહગુણક ને કેવી રીતે લખું હવે હું આ બંને ને ભેગા કરીને બાઉન્ડ્રી પર લાગુ કરવા જઈ રહ્યો છું ઓકે તેથી પહેલું વિકલન એ અવકાશના સંદર્ભ માં dx દ્વારા થશે તેથી પ્રથમ પદ કયું છે જે મને મળે છે બરાબર ત્યાર બાદ મને is મળે છે હવે આપાત ક્ષેત્ર R માં મુકવા હવે જે કાઈ મળશે જે ભાગની કાળજી રાખશે ત્યારબાદ c વડે 1 આવે છે સમયનો ભાગ અહિયાં શું છે બરાબર શૂન્ય થશે જે ABC ઉપર લાગુ કરવામાં આવે છે તેથી આ બધાથી આપણે શું કરી શકીએ છીએ તે છે કે એક તરફ બધા R એકત્રિત કરીએ અને વાક્ય લખીએ તેથી મને શું મળશે તેથી એ પરાવર્તન સહગુણક છે તેથી તે તમને શું કહેવા માંગે છે આપણા ABCમાં બાઉન્ડ્રી કંડીશન લાગુ કરવામાટે આપણા હાથમાં શું છે 1 D અને 2 D ABCની જેમ ની ઉપર પરીબર મુકીએ છીએ તેથી કેટલાક અર્થમાં તમે આ નંબર c સાથે આસપાસ રમી શકો છો બરાબર આપણે દ્વારા ગુણાકાર કરી શકીએ છીએ પરતું જયારે તમને આ વાક્ય જોવો છો ત્યારે અહિયાં શું થાય છે સૌથી પહેલા જયારે એ જોવો બરાબર તેથી લોસલેસ હવે શું થશે શું હું બનાવી શકું કેવી રીતે બરાબર તેથી જો હું મુકું છું મને શૂન્ય પરાવર્તન મળે છે પરંતુ જો મારી પાસે લોસ્સી માધ્યમ હોય તો એ શૂન્ય બરાબર થશે નહિ ત્યાં કોઈ આશા નથી હું આ વાક્યને શૂન્ય કરી શકતો નથી To હું કેવી રીતે આ વાક્યને શૂન્ય કરી શકું ત્યાં હમેશા કાલ્પનિક ભાગ હાજર છે તેથી હું વાસ્તવિક ભાગ શૂન્ય કરી શકું છું પરંતુ ત્યાં હમેશા પરાવર્તન સહગુણક હાજર હોય છે વિદ્યાર્થી તે સાથે બનશે વિદ્યાર્થી તે સાથે ઓમેગાc જે kr - ki બરાબર થશે ના ઓમેગાc જે વાસ્તવિક નંબર છે તેથી કેવી રીતે ઓમેગાc જે kr - ki બરાબર થશે હા તેથી એક વાસ્તવિક સંખ્યા કેવી રીતે જટિલ સંખ્યાની બરાબર હોઈ શકે તે યોગ્ય હોઈ શકતું નથી તેથી c ની કોઈ કિંમત નથી જે હું આની સાથે રમી શકું છું આ વાક્ય 0 પર જઈ શકે છે તેથી શક્ય નથી ઓકે તેથી નિષ્કર્ષ એ છે કે 1 D માં પણ ABC નિષ્ફળ થાય છે જો લોસ્સી માધ્યમ છે અને તમે ABC લાગુ કરવા માગો છો તેની આસપાસનો માર્ગ શું હતો તેથી નોંધી લો કે આ તરંગો કયા પ્રકારના તરંગો છે આપણે નાશ પામતા ભાગ સાથે કહીએ છીએ વિદ્યાર્થી ઇવાનસેન્ટ તરંગો હા સાચું કહે છે કે ફરીથી ઇવાનસેન્ટ તરંગો સાથે તે ઘટતો જાય છે તેથી તમારે વસ્તુથી દૂર અબ્સોર્બિંગ કરતી બાઉન્ડ્રીની કંડીશન મૂકવી પડશે તેથી તે અપૂર્ણ હોવા છતાં તરંગ ત્યાં અથડાય છે પરંતુ તેમ છતાં નાશ થઈ જશે તેથી આસપાસનું કાર્ય એ વસ્તુ અને બાઉન્ડ્રી વચ્ચેનું મોટું અંતર છે બરાબર જેમ કે જો હું તે ક્ષણથી 1 D થી વિચલિત થઈ જાઉં છું મારી પાસે લોસ્સી પરાવર્તન હશે મારો મતલબ છે કે પરાવર્તન સહગુણક શૂન્ય પરાવર્તન નથી જે આપણે પહેલા જ્પ્યું હતું બરાબર તેથી આ બે કરણ છે કે આપણે કહ્યું હતું કે ABC નિષ્ફળ જાય છે પ્રથમ કે અસામાન્ય ઘટનાઓ એક પરાવર્તન સહગુણક જે આપણને શૂન્યરહિત આપે છે જે આપણે પહેલા જોયું હતું અને બીજું એ લોસ્સી માધ્યમ છે ઓકે તેથી આ આપણને કંઈક બીજું કરવા માટે પ્રોત્સાહિત કરે છે જેનો બીજો ઉપાય છે તે જોવા માટે આપણે જોઈએ છે જે મારા કોમ્પ્યુંટેશનલ ક્ષેત્રવિસ્તારના કદમાં ઘણો વધારો કરતું નથી અને મને સારી ચોકસાઈ આપે છે તેથી આ ભાગ સ્પષ્ટ છે